તેથી હવે આપણે આ રડાર ક્રોસ સેક્શનને વ્યાખ્યાયિત કરવા માટે કેટલીક પ્રમાણભૂત પરિભાષામાં જઈએ તેથી સૌ પ્રથમ ખૂબ જ વ્યાખ્યા તેના માટે પ્રતીક અનામત સામાન્ય રીતે સિગ્મા છે અને તેથી મારી પાસે અહીં શું છે 2D અને 3D માં વિવિધ વ્યાખ્યાઓ છે અને વ્યાખ્યાઓ ખૂબ જ સાહજિક છે તે શું કહે છે તેથી તે મર્યાદા છે કે નિરીક્ષણ બિંદુ ખૂબ દૂર છે ક્ષેત્રે આમ જોયું તેથી અહીં એક ખૂટતું કૌંસ છે જે બરાબર છે કોઈક સમયે ઇનસિડન્ટ ફિલ્ડ દ્વારા ઓરિજિનમાં ઠીક છે અને તમે જોશો કે અહીં એક ઉપર છે અને અમે આવીશું કે ત્યાં કેમ બરાબર છે તેથી મારો મતલબ છે કે કેસ ખૂબ જ સરળ છે તેથી ચાલો આપણે કહીએ કે મારી પાસે આ જેવું જ એક વિમાન છે અને હું અહીં ક્યાંક ઉભો છું બરાબર આ ઓરિજિનથી અંતર છે આ મૂલ્ય છે આ વેક્ટર છે 2 Dના કિસ્સામાં આ વ્યાખ્યા છે 3 Dના કિસ્સામાં આ વ્યાખ્યા છે મારી પાસે એક ની અંદર છે પરંતુ વિચાર એ જ છે કે ક્ષેત્રને દૂર શોધો તેથી દૂર આવેલા આ ક્ષેત્રને દૂર ક્ષેત્ર પણ કહેવામાં આવે છે તેથી આ કોઈક સમયે ઇનસિડન્ટ ફિલ્ડ ની તીવ્રતા દ્વારા સામાન્ય ક્ષેત્રની તીવ્રતા છે અને સૌથી સરળ બિંદુ ઓરિજિન બરાબર છે હવે તેથી રડારની દુનિયામાં બે અલગ અલગ પ્રકારના જથ્થા છે જેની ગણતરી કરવામાં આવે છે તેથી ચાલો આપણે આ ઉદાહરણને વળગી રહીએ જે મેં અહીં દોર્યું છે ચાલો આપણે કહીએ કે આ અહીં એક એન્ટેના છે ચાલો કહીએ કે આ તમને એર ટ્રાફિક કંટ્રોલ ખબર છે અને આ અહીં એર ટ્રાફિક કંટ્રોલ છે તેથી તે બંને પાસે રડાર છે તેથી પ્રથમ વ્યક્તિ વિમાનમાં આની સાથે તરંગ મોકલી રહ્યો છે અને આ વિમાન જઈ રહ્યું છે જ્યારે વિમાનમાં રડાર તરંગ ઉછળે છે ત્યારે તે કઈ દિશામાં પ્રતિબિંબિત થશે વિદ્યાર્થી સમાન દિશા એક જ જવાબ એ જ દિશા છે વિદ્યાર્થી તે તેના પર નિર્ભર છે તે સપાટી પર આધાર રાખે છે વિદ્યાર્થી બરાબર સાચું પરંતુ સામાન્ય વિમાન અથવા સામાન્ય જહાજ જોતાં તરંગ કઈ દિશામાં વેરવિખેર થઈ જશે સામાન્ય શું છે આ એક સામાન્ય જ્ઞાન પ્રશ્ન છે વિદ્યાર્થી તે પાછો આવવો જોઈએ મારે પાછો આવવો જોઈએ કે એક જ જવાબ અન્ય જવાબ છે વિદ્યાર્થી દૂર તે દરેક જગ્યાએ જશે અને શા માટે ઓબ્જેક્ટના આકાર પર આધાર રાખે છે તે જ રીતે જો ત્યાં અમુક પાસા હોય જે ચોક્કસ રીતે કોણીય હોય તો તરંગ એક જ સમયે બંધ થઈ જશે તો આ દિશામાં કોઈ તરંગ હશે ત્યાં હોઈ શકે કારણ કે આનો વિચાર કરો રડારના સ્પોટ સાઇઝ જ્યારે તે અથડાય ત્યારે આપણે છેલ્લી આંગળીને કંઈક કહીએ કેટલાક વિવર્તન થઈ શકે છે તે ઓરિજિનભૂત રીતે તમામ દિશામાં જઈ શકે છે તેથી વેરવિખેર ક્ષેત્રની ઉર્જા બધે જઇ રહી છે 2 D માં તે 2 pi પર જાય છે 3 D માં તે સમગ્ર પર તમે કહી શકો છો પરંતુ તમારી પાસે શું છે જે તમારી પાસે પાછું આવે છે તેથી ત્યાં બે અલગ અલગ ઇમેજિંગ પદ્ધતિઓ છે તેથી મોનોસ્ટેટિક એટલે ટ્રાન્સમીટર અને રીસીવર સમાન સ્થિતિ તેનો અર્થ એ છે કે આ એર ટ્રાફિક કંટ્રોલર એક તરંગ મોકલે છે અને ઑબ્જેક્ટ અહીં છે ચાલો આપણે તેને ઓબ્જેક્ટ કહીએ આ રીસીવર દેખીતી રીતે કારણ કે તે તે સ્થિતિમાં ઊભો છે તે ફક્ત તે જ મેળવે છે જે તેની પાસે પાછું આવી રહ્યું છે તો બીજું બધું જે ચાલે છે તેનું શું થાય છે તે ખોવાઈ જાય છે તેથી આને મોનો કહેવામાં આવે છે સ્થિર મોનો એટલે માત્ર એક ઠીક છે તેથી એક જ સ્થાને એક ટ્રાન્સમીટર અને રીસીવર તેથી આ એક મોનોસ્ટેટિક રડાર છે તેના માટેનો બીજો ટર્મ મારો મતલબ છે કે અન્ય પ્રકારની ઇમેજિંગ મોડલિટી દ્વિ સ્થિર છે જ્યાં તમે ઉપરની જેમ મેં અહીં દોર્યું છે તેથી એક ટ્રાન્સમીટર ઑબ્જેક્ટ અહીં અને ચાલો આપણે બીજા રીસીવરને અહીં જ કહીએ તેથી મારી પાસે Tx છે અને Rx અલગ છે હા સારું કેચ તેથી આ વેરવિખેર હોવું જોઈએ ચોરસ પહેલાથી જ બહાર નથી તેથી તે 2 D અથવા 3 D માં વિખરાયેલું છે ઠીક છે પરંતુ વિચાર સ્પષ્ટ છે તેથી આ માત્ર વ્યાખ્યાઓ છે જે હું તમને આપી રહ્યો છું વિદ્યાર્થી તો શું તે r 0 તરફ જઈ રહ્યો છે ઓહ અહીં એક અન્ય ટાઇપો છે જે ક્ષેત્ર માટે શ્રેષ્ઠ છે આ હા હોવું જોઈએ તેથી તમે નોંધ્યું છે કે RCS ની વ્યાખ્યામાં રીસીવર અહીં કોણ છે તેથી આ Rx કોણ છે અને આ Tx કોણ બરાબર છે તેથી ફક્ત મોનોસ્ટેટિક કેસની અમારી સમજણ ચકાસવા માટે તેથી મોનોસ્ટેટિક એટલે હું 2 D કેસ તો ચાલો કહીએ કે ઇનસિડન્ટ તરંગ આવી રહી છે તો તે કોણ બનાવે છે ચાલો આપણે કહીએ કે આપણે ચાલુ રાખીશું આ બરાબર છે હવે તે રડારમાંથી પાછું પ્રતિબિંબિત થાય છે અને તે કઈ દિશામાં જાય છે દિશાઊંધી છે તેથી વિપરીત દિશા આ બનશે તો તે કોણ બનાવે છે આ તે કોણ છે જે થીટા બનાવે છે ચાલો આપણે તેને વિખેરાયેલા કોણ કહીએ તો શું અને વચ્ચે કોઈ સંબંધ છે શું હું તે બરાબર લખી શકું તેથી આ એ છે જે હું અહીં RCS વ્યાખ્યાના રીસીવર ભાગમાં રીસીવર એંગલમાં પ્લગ કરીશ તેથી મોનોસ્ટેટિક કેસમાં તે પહેલાથી જ નિશ્ચિત છે મારી પાસે થીટા છે અને તે RCSએંગલ માટે 2 દલીલો છે એ જ રીતે 3D કેસમાં મારે અને બરાબર વિશે વિચારવું પડશે તેથી આ માત્ર વ્યાખ્યા છે તેથી અહીં કંઈપણ ખૂબ જટિલ ન હોવું જોઈએ હવે ચાલો આપણે કેટલીક વિગતોમાં બરાબર જઈએ હવે જે વિગતો આપણે સપાટીના ઇન્ટેગ્રલ અથવા વોલ્યુમ ઇન્ટેગ્રલ અભિગમ લઈ શકીએ છીએ તે ઠીક નથી તેથી મેં હમણાં જ વોલ્યુમ ઇન્ટિગ્રલ અભિગમ અપનાવ્યો છે આ અંતર પર જોવામાં આવેલું ક્ષેત્ર છે થોડું સામાન્ય અંતર છે આ મારી પાસે છે હવે તમારામાંથી જેમણે આ બેસેલ ફંક્શન્સ હેન્કેલ ફંક્શન્સને પ્રોગ્રામ કર્યા છે તેઓ જાણશે હેન્કેલ ફંક્શન અથવા બેસેલ ફંક્શનનું મૂલ્યાંકન કરવું થોડું ખર્ચાળ ઓપરેશન છે જ્યારે તમે MATLAB ને બેસેલ ફંક્શન હેન્કેલ ફંક્શનની ગણતરી કરવા માટે કહો છો ત્યારે તમારે તે નંબર આપવા માટે આંતરિક ગણતરી કરવી પડે છે તે કમ્પ્યૂટરને અથવા બરાબર પૂછવા જેવું નથી હવે જ્યારે લોકો એરક્રાફ્ટની RCS ની ગણતરી કરવાનું શરૂ કરે છે ત્યારે તેઓ RCS ની કિંમત એક ખૂણા પર નથી માંગતા સામાન્ય રીતે તમે છો અમે એકંદર વર્તન શું છે તે જાણવા માગીએ છીએ તેથી 2D માં તમે આરસીએસની ગણતરી કરો અને સમગ્ર રેડિયન્સ બરાબર છે તેથી તમારે વિવિધ હોદ્દાઓ પર ગણતરી કરવી પડશે તમારે તમારું રીસીવર મુકવું પડશે અને તે સમયે વેરવિખેર ક્ષેત્ર શું છે તેની ગણતરી કરવી પડશે તેથી કેટલાક અંદાજો છે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ યાદ રાખો કે RCS ની વ્યાખ્યા હમણાં જ છે ગ્રીન ફંક્શનની શરૂઆતમાં જ આપણે ખરેખર આ અંદાજમાં ખૂબ મોટા x માટે આવી હતી તે 2 Dમાં પ્લેન વેવ જેવું બન્યું કારણ કે ત્યાં એક છે અને આ એ પણ છે કે જેણે આપણને યાદ રાખવું જોઈએ તે 2 આવનારા અથવા બહાર જતા તરંગોમાંથી કયાને ઠીક કરવામાં મદદ કરી કારણ કે મારી નિશાની મારા સમય સંમેલન આ સાથે મળીને મને બહારની મુસાફરીની તરંગ મળી તેથી અમે આ અભિવ્યક્તિ પહેલા જોઈ છે જ્યારે હવે આપણે ફક્ત પડકારો જોવાનો પ્રયત્ન કરીએ ધારો કે હું હેન્કલ ફંક્શનનું આ સૌથી સામાન્ય સ્વરૂપ લઈશ અને અહીં અંદર મૂકીશ જ્યારે પણ હું મારી રીસીવર પોઝિશન બદલીશ ત્યારે શું થશે દેખીતી રીતે સાચું અને હું તમને વધુ માહિતી આપું છું કે તે થોડું ખર્ચાળ ઓપરેશન છે તેથી તે કરવાના ખર્ચને ઘટાડવા માટે આપણે આ અંદાજિત સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ જે વધુ અને વધુ સચોટ હોવાથી આપણે મોટા અને મોટા rho પર જઈએ છીએ તેથી rho y અહીં ફક્ત આ અંતર છે તેથી જો હું આ અભિવ્યક્તિને આમાં પાછું પ્લગ કરું છું તો મારો મતલબ એ છે કે મને આનું મૂલ્યાંકન કરવામાં મદદ કરશે જે હેન્કલ ફંક્શનનું યોગ્ય મૂલ્યાંકન કરવા કરતાં ઘણું સસ્તું છે કારણ કે આ ઘાતાંકીય છે અને તે ઓરિજિન rho દ્વારા વિભાજિત છે તેથી કોઈ પણ વાસ્તવિક ખોટની અચોક્કસતા વગર આ વધુ ગણતરીત્મક રીતે કાર્યક્ષમ બનશે તેથી હવે તમે એક વસ્તુ જોઈ શકો છો આ 2D માં હતું 3D માં આ અમારી ગ્રીનનું કાર્ય હતું જેમાં કોઈ અંદાજ નથી તેથી જો તમે હવે તમારી RCS ની વ્યાખ્યા પર પાછા જાઓ તેથી અહીં બરાબર છે અને અહીં આ પ્રથમ ટર્મ વેરવિખેર ચોરસ છે તેથી જો હું તમને સૉર્ટ કરી શકું કે આ આ અવિભાજ્યમાંથી લગભગ બહાર આવશે અને જ્યારે હું તેને ચોરસ કરીશ ત્યારે મને શું મળશે હું આ r સાથે અહીં અને રદ કરીશ પરિણામે અમને જે મળશે તે એ છે કે RCS હું જે અંતર પર છું તેનાથી સ્વતંત્ર નથી તે તેના મૂલ્ય પર આધારિત નથી તે 1 કિલોમીટર અથવા 2 કિલોમીટર છે મને દરેક વખતે જુદા જુદા જવાબો મળતા નથી કારણ કે તે અંતર અંશ અને છેદથી અહીં રદ થઈ ગયું છે તેથી આ જ કારણ છે કે RCS ની વ્યાખ્યા અહીં છે અને 3 D ના કિસ્સામાં મારી પાસે છે જેથી સાચું બોલવું યાદ રાખો કે r ઑબ્જેક્ટ ઉપર જઈ રહ્યું છે જ્યારે r' અનંત તરફ વલણ ધરાવે છે તેથી આ ટર્મ ઓરિજિનભૂત રીતે અહીં ઇન્ટેગ્રલ સાઇનમાંથી બહાર આવશે જ્યારે તે બહાર આવે છે ત્યારે મારી પાસે છેદમાં એક હોય છે મારે તેનું મોડ સ્ક્વેર્ડ લેવું પડે છે મને એક મળે છે અને તે આ સાથે અહીં રદ કરે છે તેથી આ ખરેખર આરસીએસની વ્યાખ્યાને પ્રેરિત કરે છે કારણ કે તમે જથ્થાની જાણ કરી રહ્યા છો જે કડક રીતે બોલતા નથી તે પદાર્થના અંતર પર આધારિત છે તેથી તે ઉપયોગી છે જ્યારે હું કહું કે આ એક વિમાનની RCS છે જે તમારે મને લેખિતમાં પૂછવાની જરૂર નથી આબ્જેક્ટને દર્શાવવા માટે કયા અંતરે તે વધુ સાર્વત્રિક રીત છે બીજી બાજુ જો મેં આ અથવા દૂર કર્યું હોત તો મારે દર વખતે તમને જણાવવું પડશે કે r નું મૂલ્ય કેટલું છે અને મને RCS ના જુદા જુદા મૂલ્યો મળશે અંતરની આધારથી છુટકારો મેળવવાની આ એક રીત છે તેથી એક નાનકડો વધુ સરળીકરણ આપણે અહીં કરી શકીએ છીએ જે ઇલેક્ટ્રોમેગ્નેટિક્સમાં ખૂબ જ સામાન્ય અંદાજ છે તો આ r માઇનસ r પ્રાઇમ આપણે તેને કેવી રીતે લખીએ હું તેને આની જેમ કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સની દ્રષ્ટિએ લખી શકું છું તેથી યાદ રાખો આ ઇન્ટેગ્રલ r પદાર્થ ઉપર છે ક્યાં તો વોલ્યુમની સપાટી અને r ખૂબ દૂર છે સાચું તેથી હું આને આગળ લખી શકું છું તેથી અને આ હું ધારી શકું છું કે મારો પદાર્થ આ છે તેથી ચાલો હું મારો મુદ્દો કહી દઉં કે જ્યાં હું આનું મૂલ્યાંકન કરું છું તે ક્યાંક દૂર છે જે RCS ટ્રેન્ડિંગની વ્યાખ્યાથી ખૂબ જ દૂર છે ઓબ્જેક્ટ અને મારો ઓબ્જેક્ટ અહીં કંઈક ઠીક છે તેથી આ છે હું તેને સરવાળો મૂડી R સ્ક્વેર્ડ જેટલો લઈ શકું ચાલો આપણે બરાબર કહીએ તેથી હું આને તરીકે લખી શકું છું હવે હું આ સામાન્ય અહીંથી લઈ શકું છું તેથી દ્વારા વિભાજીત એ એ છે ફરીથી કહો હા આ આર હોવું જોઈએ વિદ્યાર્થી કોઓર્ડિનેટલી લેવામાં આવ્યું અમે આર લીધો તેથી અહીં આ ટર્મ બરાબર છે તેથી મેં અહીંથી આ વર્ગઓરિજિન ચિહ્નમાંથી બહાર કા્યું તેથી આ આર અહીંથી બહાર આવ્યો અને આ અભિવ્યક્તિ છે જે મને મળી હવે આ શરતોમાંથી જે તમે વિચારી શકો છો કે હું અહીંથી કોઈપણ ટર્મ ને અવગણી શકું છું કારણ કે r અહીં રહે છે અને r બહાર રહે છે તેથી આ 3 ટર્મ માંથી આ x અને y પર સ્ક્વેર્ડ આધાર છે અને આ x અને y પર રેખીય આધાર છે તેથી આ ટર્મ ખરેખર બનશે વિદ્યાર્થી નાનું નાનો તેથી હું આને R તરીકે અંદાજીત કરી શકું છું અને હું આ ટર્મ ને અવગણી શકું છું જે ખૂબ જ નાનું અને ઠીક છે તેથી સામાન્ય અંદાજ જે કરવામાં આવે છે તે એમ્પલિટયૂડ માટે છે તેથી મારી પાસે આ rho ટર્મ છે અહીં આ rho એ છેદમાં દેખાય છે અને તબક્કામાં 2 સ્થાનો જ્યાં તે બરાબર દેખાય છે વિદ્યાર્થી એટલે કે આ રીસીવરમાં જવું જોઈએ હા તે જ રીસીવરનું સ્થાન છે તેથી આ Rx છે એમ્પલિટયૂડ ટર્મ માટે તમે શું કરો છો તે તારણ આપે છે કે જો તમે આ ટર્મ ને અવગણીને વધુ અંદાજ કર છો તેથી તમે બરાબર R બરાબર બદલો તેથી તમે આ ટર્મ ને પણ અવગણો છો અને તબક્કાની અવધિ માટે તમે લખો છો અમે અહીં દ્વિપદી વિસ્તરણનો ઉપયોગ કરી શકીએ છીએ અને તમને એક મળશે બે રદ થયા તેથી આ એક ખૂબ જ સામાન્ય અંદાજ છે જેનો ઉપયોગ થાય છે અને તે તમને ખૂબ સારી ચોકસાઈ પણ આપે છે તેથી મારો મતલબ છે કે આ બધું કરવાનો ઉદ્દેશ્ય તે શરૂ કરવા માટે થોડું કંટાળાજનક લાગે છે જ્યારે તમે તેને લટકાવી લો છો ત્યારે ઓરિજિનભૂત રીતે આ અભિવ્યક્તિનું યોગ્ય મૂલ્યાંકન કરવાનું સરળ બનાવવું છે તો આની અંદર અજાણ્યા શું છે તે ફક્ત આ અને હશે જેની તમે પહેલાથી ગણતરી કરી છે જે તમે પહેલાથી જ જાણો છો અને આ ટર્મ ખૂબ જ સરળ બની જાય છે તે માત્ર એક પ્લેન વેવ ટર્મ છે અને આ rho અહીં આપણે સતત બની રહ્યા હતા અને જ્યારે આપણે તેને ચોરસ આહ તેથી તે બને છે અને RCS ની વ્યાખ્યામાં કોઈ પણ રીતે બહાર બેઠેલ R છે તેથી તે યોગ્ય રીતે રદ કરે છે તેથી આ આમ છે આ અંદાજો છે જે આપણે કરી શકીએ છીએ તેથી આ એમ્પલિટયૂડ ટર્મ છે અને આ ફેઝ ટર્મ છે તેથી અમે એમ્પ્લીટ્યુડ ટર્મમાં જે અંદાજો બનાવીએ છીએ અને ફેઝ ટર્મમાં જે અંદાજો બનાવીએ છીએ વિદ્યાર્થી ફેઝ હા રિસીવરનું સ્થાન છે વિદ્યાર્થી તો આપણી વ્યાખ્યા અનંત તરફ હોવી જોઈએ જો મારી પાસે હા હોય તો હા તેથી અહીં મેં મુખ્ય સંકલન પસંદ કર્યું છે તેથી RCS ની મારી વ્યાખ્યા હશે વિદ્યાર્થી તે હશે અહીં તે યોગ્ય રહેશે તેથી અમે આને બનાવીશું વિદ્યાર્થી આપણે પોર્ટ મશીન શા માટે પસંદ કરી રહ્યા છીએ તમે કરી શકો છો પરંતુ તે હું તમને આપી રહ્યો છું તમે બંને માટે સમાન અંદાજ પસંદ કરી શકો છો પરંતુ તે બહાર આવ્યું છે કે આ કરવાથી તમને લગભગ સમાન ચોકસાઈ મળે છે તેથી આ છે તે એટલા માટે છે કે અહીં પ્રાઇમ કોઓર્ડિનેટ્સની દ્રષ્ટિએ મારી પાસે ક્ષેત્ર હતું અને અહીં આ વ્યાખ્યાએ ધારી લીધું છે કે તે અનપ્રાઇમેડ કોઓર્ડિનેટ્સની પરિભાષામાં છે કનવેકશનમાં થોડો ફેરફાર બરાબર છે વ્યાખ્યામાં થીટા હું ચિત્રમાં ક્યાં આવે છે જ્યારે તે યોગ્ય રીતે વાંધો ઉઠાવશે કારણ કે એક વિખેરાયેલું ક્ષેત્ર કે જેની હું ગણતરી કરું છું તે મારા મેળવવા માટે જ્યારે હું આ સમીકરણો હલ કરું છું તેના પર આધાર રાખે છે ત્યારે મને ઇનસિડન્ટ ફિલ્ડ ની કિંમતની જરૂર હતી અન્યથા તમે સમીકરણોની સિસ્ટમ હલ કરવા જઇ રહ્યા છો જો તમે અહીં સમીકરણ પર પાછા જુઓ છો તો ઇનસિડન્ટ ફિલ્ડ અહીં જ દેખાય છે તેથી ઇનસિડન્ટ ફિલ્ડ ના મૂલ્યના આધારે અભિવ્યક્તિની અંદર મારો વર્તમાન સેટ થયો તેથી સ્પષ્ટ રીતે મને જે ઉકેલ મળે છે તે હું કયા ખૂણા પર વિમાનના સ્વરૂપને પ્રકાશિત કરું છું તેના પર નિર્ભર કરે છે તેથી તેથી જ તે નું ફંક્શન વિદ્યાર્થી હેલો તેથી ઓરિજિન અહીં ઑબ્જેક્ટની અંદર છે વિદ્યાર્થી ત્યાં ત્યાં એક પદાર્થ છે જે ઓરિજિન પર કેન્દ્રિત છે તે લગભગ તે પ્રદેશમાં છે કેટલાક હા તેથી આ પદાર્થ છે વિદ્યાર્થી તો તમે ઓરિજિનની અપેક્ષા રાખશો r બિટ r પ્રાઇમ માટે નથી જતો હા આર દૂર નથી કારણ કે મર્યાદિત પદાર્થ જ્યાં મારો રીસીવર છે અને વ્યાખ્યા કહે છે કે અનંત તરફ લઈ જાઓ